નમસ્તે સિસ્ટમ્સ એન્જિનિયરિંગના કોર્સના આ પ્રવચનમાં આપનું સ્વાગત છે પહેલાનાં વ્યાખ્યાનમાં આપણે ખરેખર ફોલ્ટ ઇન્જેક્શન ના હુમલાઓની રજૂઆત તરફ ધ્યાન આપ્યું હતું અને આપણે આરએસએ પબ્લિક કી સાઇફર પર ખૂબ જ સરળ ફોલ્ટ ઇન્જેક્શન હુમલો જોયો હતો આ વિડિઓમાં આપણે એઈએસ તરીકે ઓળખાતા લોકપ્રિય બ્લોક સાઇફર પર ફોલ્ટ ઇન્જેક્શન ના હુમલાઓ તરફ ધ્યાન આપીશું અહીંની ધારણા એ છે કે દર્શકો આ એઇએસ ગાણિતીક નિયમો અને એઇએસ એન્ક્રિપ્શન સાથે સંકળાયેલા વિવિધ કામગીરી વિશે જાણે છે તો ચાલો જોઈએ કે બ્લોક સાઇફર પરનો દોષ હુમલો ખરેખર કેવી રીતે કાર્ય કરે છે આપણે ધારીએ છીએ કે હુમલાખોર પાસે એક ઉપકરણ છે જે એઇએસ એન્ક્રિપ્શનની જેમ એન્ક્રિપ્શન કરી રહ્યું છે અને આ ચોક્કસ એન્ક્રિપ્શન કરવા માટે ઉપકરણ પાસે એક કી છે જે ઉપકરણની અંદર સંગ્રહિત છે હવે હુમલાખોરનો ઉદ્દેશ ઉપકરણમાંથી આ ગુપ્ત કી કાઢવાનો છે આ કરવા માટે હુમલાખોર ખામીને ઈન્જેક્ટ કરશે કારણ કે સાઇફર ખરેખર એક એન્ક્રિપ્શન અથવા ડિક્રિપ્શન કરી રહ્યો છે એવું પણ માનવામાં આવે છે કે હુમલાખોર કઈ સાદા ટેક્સ્ટ એન્ક્રિપ્ટ થાય છે તે નિયંત્રિત કરવામાં સક્ષમ છે અને તે સંબંધિત સાઇફર ટેક્સ્ટ ને જોવા માટે પણ સક્ષમ છે પહેલાની વિડિઓમાં આપણે જેવું જોયું છે તે મૂળભૂત હુમલો નીચે મુજબ છે હુમલાખોર એક રેન્ડમ સાદા ટેક્સ્ટ પસંદ કરે છે તેને ઉપકરણ પર પસાર કરે છે અને ડિવાઇસને એન્ક્રિપ્શન કરવા માટે પ્રોસેસ કરે છે પછી ઉપકરણ ગુપ્ત કી ને પસંદ કરશે જે ઉપકરણની અંદર સંગ્રહિત છે તે વિશિષ્ટ ગુપ્ત કીની મદદથી પ્લેટ ટેક્સ્ટ પર એન્ક્રિપ્શન કરશે અને સાઇફર ટેક્સ્ટ મેળવશે આપણે આ સાઇફર ટેક્સ્ટ ને ફોલ્ટ ફ્રી સાઇફર ટેક્સ્ટ કહીએ છીએ હવે હુમલાખોર એ જ સાદા ટેક્સ્ટ નો ઉપયોગ કરશે અને તેને ઉપકરણ પર પસાર કરશે અને ઉપકરણને તે સાદા ટેક્સ્ટ પર એન્ક્રિપ્શન કરવા દબાણ કરશે ઉપકરણ તે જ સંગ્રહિત ગુપ્ત કી અને સાદા ટેક્સ્ટનો ઉપયોગ કરીને તે સાદા ટેક્સ્ટને એન્ક્રિપ્ટ કરશે અને આ એન્ક્રિપ્શન પ્રક્રિયા દરમિયાન હુમલાખોર હવે ખામી ને ઇન્જેકટ કરે છે હવે ખામી ઈન્જેક્ટ કરવામાં આવી છે અને તે એન્ક્રિપ્શન પ્રક્રિયામાં ખલેલ પહોંચાડશે પરિણામે ખામીયુક્ત સાઇફર ટેક્સ્ટ મળશે હુમલાખોર પછી ગુપ્ત કી વિશેની કેટલીક માહિતીમાં ફોલ્ટ ફ્રી સાઇફર ટેક્સ્ટ અને ખામીયુક્ત સાઇફર ટેક્સ્ટનો ઉપયોગ કરે છે તેથી જ્યારે તમે ખરેખર દોષ લગાડો ત્યારે તે એન્ક્રિપ્શનની પ્રક્રિયા દરમિયાન કેટલાક ગણતરીઓને ખલેલ પહોંચાડે છે હવે જો તે ખરેખર વિચારે છે કે આ ચોક્કસ બ્લોક સાઇફરમાં આ ચોક્કસ સ્થાન પર દોષ ઇન્જેક્ટ કરવામાં આવે છે તો પછી આ દોષ આ ચોક્કસ કામગીરીના આઉટપુટને સુધારે છે દોષ ને કારણે ભૂલ પછી સાયફરના બાકીના ભાગોમાં ફેલાય છે તેથી આ અહીં લાલ લીટીઓ છે જે બતાવે છે કે કેવી રીતે દોષ સાયફર સ્ટ્રક્ચર દ્વારા ફેલાય છે અને છેવટે સાઇફર ટેક્સ્ટના તમામ બીટ્સને અસર કરે છે આમ હુમલાખોર પાસે 2 સાઇફર ટેક્સ્ટ્સ ફોલ્ટ ફ્રી સાઇફર ટેક્સ્ટ અને ખામીયુક્ત સાઇફર ટેક્સ્ટ છે તેથી ખામીયુક્ત સાઇફર ટેક્સ્ટને C તરીકે સૂચવવામાં આવે છે અને ફોલ્ટ ફ્રી સાઇફર ટેક્સ્ટ C દ્વારા સૂચવવામાં આવે છે હવે આ 2 વચ્ચેના તફાવતો પછી ગુપ્ત માહિતી મેળવવા માટે હુમલાખોર દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે ચાલો આપણે એઇએસ બ્લોક સાઇફર પર ખૂબ સરળ દોષ હુમલો કરીએ તમારામાંથી ઘણાને ખબર હશે કે એઇએસ આ દિવસોમાં કદાચ સૌથી પ્રખ્યાત અથવા સામાન્ય રીતે ઉપયોગમાં લેવાયેલ બ્લોક સાઇફર છે એઇએસ ઇનપુટ તરીકે 128 બીટ સાદા ટેક્સ્ટ લે છે જેને આપણે P તરીકે લેબલ કરીએ છીએ અને દરેક બીટ P0 P1 થી P127 લેબલ થયેલ છે તે આ વિશિષ્ટ સાદા ટેક્સ્ટ પર વિવિધ કામગીરી કરે છે આ કામગીરી ફક્ત ઇનપુટ પર જ નહીં પણ ગુપ્ત કી અથવા એઇએસ સિક્રેટ કી પર પણ આધારીત છે અને આખરે 10 રાઉન્ડ પછી આપણે જે મેળવ્યું તે સાઇફર ટેક્સ્ટ C છે જે C0 થી C127 બીટ્સનો સમાવેશ કરે છે હવે AES પર સરળ હુમલો દર્શાવવા માટે આક્રમણ કરનારને શું કરવાની જરૂર છે તે એઇએસ ના બરાબર અંતિમ રાઉન્ડમાં ખામી ને ઈન્જેક્ટ કરવાની છે તેથી હુમલાખોરને એ જાણવાની જરૂર નથી કે સમગ્ર એઇએસ દરમિયાન શું ચાલી રહ્યું છે પરંતુ તેના માટે એઇએસ પર કરવામાં આવે છે તે છેલ્લું ઓપરેશન છે છેલ્લું ઓપરેશન નીચે મુજબ છે તેમાં એક કી છે જે 10મા રાઉન્ડની કી તરીકે ઓળખાય છે અને આ કી તમને સાયફર ટેક્સ્ટ આપવા માટે આ એન્ક્રિપ્શન પ્રક્રિયામાંથી મેળવેલ કેટલાક મધ્યવર્તી સ્ટેટ સાથે XOR કરેલ છે આમ આપણે આ હુમલામાં જે જોશું તે એ છે કે હુમલો કરનાર કોઈ દોષ ઇન્જેક્શન દ્વારા આ સાયફર ટેક્સ્ટમાંથી એક બીટ મેળવી શકશે હવે દોષ કે જે હુમલો કરનાર ઈન્જેક્ટ કરશે તે આ વિશિષ્ટ સ્થાન પર લક્ષ્ય કર્યો છે અને દોષ ખૂબ જ ચોક્કસ છે આ પ્રકારનો દોષ આ ચોક્કસ લાઇનને 0 થવા દબાણ કરશે તેથી આને સ્ટક એટ 0 ફોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે અને ખાસ કરીને વીએલએસઆઈ પરીક્ષણના પરિપ્રેક્ષ્યથી આ એક ખૂબ જ લોકપ્રિય દોષ મોડેલ છે 0 અથવા 1 અથવા કોઈ બીજું મૂલ્ય અસ્તિત્વમાં હોવા છતાં આ દોષ આ લાઈનને 0 થવા દબાણ કરશે પરિણામે આપણે આઉટપુટમાં જોઈશું કે આ સી હેશ 0 હંમેશાં K0 મૂલ્ય હોય છે તો આપણે જે જોઈએ છીએ તે છે કે ગુપ્ત કી બીટ K0 પછી આઉટપુટ પર પસાર થાય છે તેથી K0 નું મૂલ્ય શું છે તે નક્કી કરવા માટે હુમલાખોરે ફક્ત આ નોંધપાત્ર બીટ સાઇફર ટેક્સ્ટને જોવાની જરૂર છે તેથી આ રીતે હુમલાખોરે સિક્રેટ કીનો એક બીટ મેળવી લીધો છે સમાન અભિગમમાં ખોટા અને અન્ય તમામ બિટ્સને ઈન્જેક્ટ કરીને હુમલો કરનાર ગુપ્ત કીના તમામ બિટ્સ પ્રાપ્ત કરી શકશે હવે આ હુમલાખોરની સમસ્યા ખૂબ જ સરળ છે અને તે એ હકીકત છે કે તમારે સંપૂર્ણ એઇએસ ગુપ્ત કી ને સંપૂર્ણપણે પુન પ્રાપ્ત કરવા માટે 128 બિટ્સની જરૂર પડશે હવે આ બીટ ફોલ્ટ બનાવવો સૌ પ્રથમ અતિ મુશ્કેલ છે અને વધુમાં આપણને એઇએસની ગુપ્ત કીને સંપૂર્ણપણે મેળવવા માટે આવા 128 બીટ falls ની જરૂર પડશે તો ભૂતકાળ માં લોકોએ આ સમસ્યાનો ખરેખર અભ્યાસ કર્યો છે અને તેઓએ સમાધાનો શોધવાનો પ્રયાસ કર્યો છે કે જેના દ્વારા પ્રથમ આપણે સાઇફરની ગુપ્ત ચાવી મેળવવા માટે જરૂરી એવા દોષોને ઘટાડી શકીએ છીએ અને બીજું relax Default મોડેલ છે બીટ ફોલ્ટ ને બદલે સંશોધકોએ એ શોધવાનો પ્રયાસ કર્યો છે કે ગુપ્ત ચાવી મેળવવા માટે બાઇટ્સ અથવા મલ્ટીપલ બાઇટ falls જેવા કે રેન્ડમ ફોલ્ટ જેવા અન્ય પ્રકારના દોષોનો ઉપયોગ કરી શકાય છે કે નહીં તો ચાલો આપણે એક એટેક જોઈએ જે આ કરતાં થોડો સારો છે હવે આપણે જે બતાવીશું તે એ છે કે હુમલાખોર જ્યાં દોષ ઇન્જેક્ટ કરવામાં આવે છે તેના સ્થાનને બદલીને 128 થી 16 સુધી ખામીઓ ની સંખ્યા ઘટાડી શકે છે આ માટેનો કેન્દ્રિય વિચાર આ રચનાને જોવાનો છે આ સ્ટ્રક્ચરમાં કેટલાક ઇનપુટનો સમાવેશ છે જેને આપણે P સૂચવીએ છીએ P એ સાદી ટેક્સ્ટ નથી પરંતુ તે સાઇફરની મધ્યવર્તી સ્થિતિ હોઈ શકે છે આ કી સાથે XORed થાય છે અને પછી ત્યાં s box ઓપરેશન હોય છે અને પછી તમારી પાસે સાઇફર ટેક્સ્ટ આઉટપુટ હોય છે હવે જો હુમલાખોર P પરના આ સ્થાન પર કોઈ ખામી ને ઇન્જેક્ટ કરવામાં સક્ષમ છે અને P નું મૂલ્ય P e માં બદલી શકે છે જ્યાં e એ ઇન્જેક્ટ કરેલો ફોલ્ટ છે હવે મેળવેલ આઉટપુટ ભૂલભરેલું હશે તો આની સાથે હકીકતમાં હુમલાખોરને 2 સમીકરણો મળી શકે છે એક ખામી મુક્ત સમીકરણ છે ચાલો આપણે આ આઉટપુટને C તરીકે ગણીએ અને આ આઉટપુટને આ બિંદુએ C તરીકે દોષિત કરવાને લીધે આપણે જે જાણીએ છીએ તે એ છે કે દોષ પ્રેરિત હોવાથી C ચોક્કસપણે C ની બરાબર નહીં હોય તેથી આપણે આને નીચે પ્રમાણે સમીકરણ સ્વરૂપે રજૂ કરી શકીએ છીએ C SP XOR k તેવી જ રીતે આ C S P XOR e XOR k ની બરાબર હશે નોંધ લો કે e નું વેલ્યુ છે જે 0 ની બરાબર નથી તેથી આપણી પાસે આના આધારે એક s box ઓપરેશન છે જે સંપૂર્ણપણે અલગ દેખાશે તો હવે ચાલો જોઈએ કે C XOR C શું છે અને આપણે જે જોઈએ છીએ તે છે કે આપણે તેને S P XOR K XOR S P XOR e XOR k તરીકે રજૂ કરી શકીએ હુમલાખોર ખામીયુક્ત સાઇફર ટેક્સ્ટ અને ફોલ્ટ ફ્રી સાઇફર ટેક્સ્ટને જાણે છે તેથી સમીકરણનો આ ચોક્કસ ઘટક જાણીતો છે હવે એ પણ કે હુમલાખોર પછી શું કરી શકે તે K ના તમામ સંભવિત મૂલ્યોનું પુનરાવર્તન છે અને આમાંના કયા સમીકરણો ખરેખર સંતુષ્ટ છે તે ઓળખે છે તો ચાલો આપણે કહી શકીએ કે e એ એક બીટ ખામી છે અને તેથી તેનું મૂલ્ય 00000001 હોઈ શકે છે કારણ કે તે આ કિસ્સામાં એલએસબી બીટને સંશોધિત કરે છે અથવા તેમાં 00000010 થી 10000000 સુધીના મૂલ્યો હોઈ શકે છે આમ e માટે 8 સંભવિત મૂલ્યો છે હવે e ના દરેક સંભવિત મૂલ્યો માટે કોઈ પણ આ સમીકરણ માટેનું સમાધાન શું છે તે ઓળખી શકે છે અને તે એલએચએસ સાથે મેળ ખાય છે કે કેમ તે માન્ય કરી શકે છે તેથી કારણ કે આ s box અથવા s ફંક્શન માં એઇએસ માટે 256 વિવિધ મૂલ્યો છે તેથી આ વિશેષ સમીકરણ માટેના ઉકેલોની સંખ્યા ઘટીને ફક્ત 8 થઈ ગઈ છે બીજા શબ્દોમાં કહીએ તો હુમલો કરનારને જે જરૂરી છે તે અહીં પૂરું થશે તે આ કી K માટે વિવિધ મૂલ્યો ફક્ત 8 છે આમ હુમલાખોરે આના માટેની મુખ્ય જગ્યાને K ના 256 વિવિધ મૂલ્યોથી ઘટીને અલગ અલગ ફક્ત 8 મૂલ્યો છે તો ચાલો જોઈએ કે વ્યવહારમાં આ કેવી રીતે થઈ શકે છે હવે જો આપણે એઇએસ ના અંતિમ રાઉન્ડને ધ્યાનમાં લઈએ તો ત્યાં 3 ઓપરેશન છે એક સ્થાનાંતરિત થાય છે અને અવેજી પંક્તિ દ્વારા અનુસરવામાં આવે છે અને ત્યારબાદ આ કોલમ મિક્સ કરો હવે જો હુમલાખોર આ ચોક્કસ સ્થાને કોઈ ખામી ને ઈન્જેક્ટ કરે છે તો તે આ બાઇટને બરાબર ખલેલ પહોંચાડશે હવે આ બાઈટ ખરેખર બદલી શકાય છે કારણ કે અવેજી બાઇટ ઓપરેશનને કારણે અને અવેજી બાઇટને SP તરીકે રજૂ કરવામાં આવે છે તેથી દોષના પરિણામે જ્યારે ખામી ન હોય ત્યારે આ અવેજી બાઇટનું આઉટપુટ SP હોય છે અને જ્યારે ફોલ્ટ ઇન્જેક્ટ થાય ત્યારે SP f હોય છે જેમ કે આ પસાર થાય છે અને અંતે આઉટપુટ સુધી પહોંચે છે આ આઉટપુટનો આ ખાસ બાઇટ SP K0 અથવા S P f K0 છે તેથી તેના આધારે આ હુમલાખોર આ સમીકરણ C0 C0 S P S P f બનાવી શકે છે જ્યાં C0 zero star ખામીયુક્ત સાઇફર ટેક્સ્ટ બાઇટ છે અને C0 એ સાયફર ટેક્સ્ટ બાઇટ છે અથવા આપણે તેને ફોલ્ટ ફ્રી સાઇફર ટેક્સ્ટ બાઇટ કહીએ અને ફોલ્ટ f ના વિવિધ મૂલ્યોમાંના દરેક માટે હુમલાખોર આ સમીકરણને સંતોષતા તમામ સંભવિત મૂલ્યોને પુનરાવર્તિત કરવામાં સમર્થ હશે અને ત્યારબાદ એઇએસ s box જાણીતું છે તેથી આપણે P માટે 8 મૂલ્યો ઓળખી શકીએ અને તેથી આપણે ગુપ્ત કી માટે 8 જુદા જુદા ઉમેદવાર મૂલ્યો પ્રાપ્ત કરીશું તેથી એઇએસ બ્લોક સાઇફર માટે ઘણા વધુ જુદા જુદા હુમલા થયા છે હકીકતમાં હુમલાઓ 16 દોષોમાંથી ખોટા ઇન્જેક્શનની સંખ્યામાં ઘટાડો કર્યો છે આપણે અહીં ફક્ત એક જ દોષ સુધી જોયું છે હકીકતમાં એઇએસ પરના સૌથી જાણીતા હુમલામાં 8 મી રાઉન્ડમાં એક જ ખામી ની જરૂર છે જે સંપૂર્ણપણે એઇએસ સિક્રેટ કી મેળવી શકે છે તો આપણે આ ખામીયુક્ત હુમલાઓ વિશે વિગતોમાં જઈશું નહીં પરંતુ આપણે ખરેખર અહીં જ અટકીશું અને રસ ધરાવતા દર્શકોને એઇએસ પરના અન્ય વધુ શક્તિશાળી દોષો ના હુમલાઓ જોવા સંબંધિત પેપર જોવા માટે છોડીશું